શુભેચ્છાઓ મોડ્યુલ 3 એકમ 17 માં સ્વાગતછે જે ટેલ 2 કોર્સના અંતિમ એકમની રચના કરે છે અને અહીં આપણે તેનું શીર્ષકઆપ્યું છે તો શિક્ષકે શું કરવું જોઈએ પહેલાના એકમમાં અમે જ્ઞાનાત્મક શિક્ષણ ની સૂચના સમજી હતી અને જો તમે પાછલા બધા એકમો પર નજર નાખો તો અમે વિવિધ પ્રકારો સૂચના તરફના અભિગમો અને શિક્ષણના કેટલાક સિદ્ધાંતો સૂચનાત્મક ઘટકો મગજ કેવી રીતે શીખે છે તેના પર ધ્યાન આપ્યું તેમાંની કેટલીક પ્રવૃત્તિઓ મગજ દ્વારા શીખવા પર આધારિત છે ટેલ મોડ્યુલ 2 માં આપણે એનબીએ દ્વારા નિર્દિષ્ટ પરિણામોની આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે કોઈ કોર્સની રચના કેવી રીતે કરવી તે જોયું પછી આપણે કોઈ કોર્સની રચના માટે એક માળખું પ્રદાન કર્યું જેને ADDIE કહેવાતા અને આપણે ADDIE ના બધા તબક્કાઓ તરફ ધ્યાન આપ્યું હવે આ બધું રજૂ કર્યા પછી શિક્ષક શું કરી શકે પ્રથમ પ્રતિક્રિયાઓમાંથી એક સંભવત છે હા તે સાંભળવામાં બધા સરસ છે પરંતુ મારી વિશેષ સૂચનાત્મક પરિસ્થિતિમાં હું શું કરી શકું તેથી આપણે જ્યાં શિક્ષક છે તે સંદર્ભને સમજવાની કોશિશ કરવાનો પ્રયાસ કરીશું ઑપરેટિંગ અને તે સંદર્ભમાં શું તે કરવું શક્ય છે કે કેમ આ એકમનું પ્રાથમિક પરિણામ એ સમજવું છે કે શિક્ષક તેની સૂચનાત્મક પરિસ્થિતિમાં શું કરી શકે છે સૂચનાત્મક પરિસ્થિતિમાં બધું શામેલ હશે મેનેજમેન્ટ વિભાગના વડા જે રીતે વિભાગનું આયોજન કરવામાં આવે છે તમારી પાસેનાં સંસાધનો તમારી પાસેનાં વર્ગખંડોનાં પ્રકાર જે કરવાનું છે તે નક્કી કરે છે કેટલીક પ્રક્રિયાઓ ખૂબ સખત રીતે નિર્ધારિત કરી શકાય છે અને તમારી પાસે તે બધા મુદ્દાઓ છે જે સંબંધિત છે જે એક માળખું પ્રદાન કરે છે જેમાં શિક્ષકે સંચાલિત કરવું પડે છે કોઈ આ બધાને સૂચનાત્મક પરિસ્થિતિની શીર્ષક હેઠળ મૂકી શકે છે શિક્ષકોએ પ્રથમ વાત સમજવી જોઈએ કે તે પ્રાથમિક પરિવર્તન એજન્ટ છે અને તેઓ ભવિષ્ય બનાવે છે તમે ભવિષ્યનું નિર્માણ કરી રહ્યાં છો તમે જે ભવિષ્ય બનાવી રહ્યા છો તે તમારા પ્રોગ્રામના પ્રશિક્ષિત વિદ્યાર્થીઓ છે અને તમે તેમના જ્ઞાનત્મક સ્તર અથવા તેમની ક્ષમતાઓ માટે જવાબદાર છો તેથી તમારે ગર્વ અનુભવવો જોઈએ કે તમે પરિવર્તન એજન્ટો છો શિક્ષકો વિદ્યાર્થીઓ ને શીખવાની ક્રિયામાં મુખ્ય સહાયક છે તેમનું મુખ્યકાર્ય ભણવાની સુવિધા આપવાનું હોવા છતાં ભણાવવાની સુવિધામાં કોઈ તાલીમ લેતા નથી દુર્ભાગ્યવશ ભારત અને અન્ય ઘણા દેશોમાં જ્યારે કોઈ ઉચ્ચશિક્ષણમાં શિક્ષક બને છે ત્યારે તેમને ભણાવવાની અને શીખવાની કોઈ તાલીમ આપવામાં આવતી નથી જ્યારે તમે અનુસ્નાતક ડિગ્રી લીધી ત્યારે તમે તમારી જાતને કોઈ વિષયમાં લાયક બનાવ્યા જો કે કોઈ વિષય જાણવાનું એ શીખવવાની સુવિધાની વાસ્તવિક પ્રક્રિયાથી અલગ છે તમારે પ્રથમ પોતાએ સ્વીકારવું જોઈએ કે તમને શીખવાની સુવિધામાં તાલીમ નથી અને તમારે શીખવાની જરૂરછે ટેલ એ એન્જિનિયરિંગ શિક્ષકોને ટેકો પૂરો પાડવાનો પ્રયાસ છે આશા છે કે ટેલ 1 મોડ્યુલ 1 3 તમામ એન્જિનિયરિંગ શિક્ષકોને શિક્ષણની સુવિધામાં તાલીમ ન લેવાનું અંતર ભરવા માટે ટેકો પૂરો પાડે છે ચાલો આપણે ભારતમાં એન્જિનિયરિંગ શિક્ષણ પર ધ્યાન આપીએ કારણકે આપણે આ સંદર્ભમાં કાર્યરત છીએ ઇજનેરી શિક્ષણ માટે ભારતમાં ત્રિ સ્તરની સિસ્ટમછે યુનિવર્સિટીઓ સ્વાયત્ત કોલેજો અને બિન સ્વાયત્ત કોલેજો માનવામાં આવે છે ખાનગી યુનિવર્સિટીઓ સહિતની યુનિવર્સિટીઓ તેમના પોતાના પ્રોગ્રામ્સ ડિઝાઇન કરી શકે છે તેઓ તેમની જરૂરીયાતો અનુસાર વિદ્યાર્થીઓની પસંદગી કરી શકે છે અને તેઓ તેમની પોતાની પરીક્ષાઓ વગેરે લઈ શકે છે જ્યારે સ્વાયત કોલેજ હજી પણ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે પરંતુ તેઓ અભ્યાસક્રમની રચના અભ્યાસક્રમ અને પરીક્ષા યોજવા અંગે સ્વાતંત્ર્ય ધરાવે છે પરંતુ યુનિવર્સિટી દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાને અનુસરે છે કે જેમાં તેઓ જોડાયેલા છે જ્યારે કે બિન સ્વાયત્તક કોલેજો યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી હોય છે અને જેમ તમે બધા જાણો છો બધું કેન્દ્રિય જગ્યાએ નક્કી કરવામાં આવે છે અભ્યાસક્રમ યુનિવર્સિટીના અધ્યયનમંડળ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે પરીક્ષા યુનિવર્સિટી દ્વારા કેન્દ્રિય રીતે લેવામાં આવે છે અને તમામ પ્રક્રિયાઓનું મૂલ્યાંકન પરિણામોની ઘોષણા એક કેન્દ્રીય સ્થાન દ્વારા કરવામાં આવે છે કેન્દ્રિય ભંડોળવાળી સંસ્થાઓ અને ઓછી સંખ્યામાં અર્ધ જાહેરસંસ્થાઓ જેવી કે આઈઆઈટી એનઆઈટી અને કેટલીક કેન્દ્રીય યુનિવર્સિટીઓ જ્યારે તમે ખૂબ જ વિસ્તૃત પ્રક્રિયા દ્વારા તમારા ફેકલ્ટી અને વિદ્યાર્થીઓની પસંદગી કરો છો તો પછી તમે સારી ગુણવત્તાની ફેકલ્ટી અને સારી ગુણવત્તાવાળાની વિદ્યાર્થીઓને ખાતરી આપી રહ્યા છો આવી પરિસ્થિતિમાં થાય છે તે શિક્ષણ અને શિક્ષણ મેળવવાનું અન્ય સંસ્થાઓ કરતા ખૂબ અલગ છે જ્યારે સ્વ ઉન્નત કરતી ખાનગી યુનિવર્સિટીઓ પણ વિવિધ ગુણવત્તાની છે કેટલાક સારા છે પરંતુ કેટલાક વ્યવહારીક સ્વાયત્ત કોલેજો જેવા છે ભારતમાં એન્જિનિયરિંગ કોલેજોમાં 90 થી વધુ સ્વ ફાઇનાન્સિંગ અને બિન સ્વાયતસંસ્થાઓ છે અમારું ધ્યાન હવે એવા શિક્ષકો પર કેન્દ્રિત કરવામાં આવશે જે સ્વ ફાઇનાન્સિંગ બિન સ્વાયત સંસ્થાઓમાં કાર્યરત છે આ બિનસ્વાયત સંસ્થાઓનું સ્વરૂપ શું છે બિનસ્વાયત સંસ્થાઓમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ પાસે વિવિધ ક્ષમતા જ્ઞાનાત્મક ક્ષમતાઓ અને પ્રેરણા છે જો તમે સીઇટી રેન્કિંગને સૂચક તરીકે જોશો તો તમારી પાસે 30000 ની રેન્જમાં સીઇટી રેન્ક હશે લઘુત્તમ આવશ્યકતા હવે પૂર્વ યુનિવર્સિટી કક્ષાએ 35 ટકા અથવા 40 ટકા માર્ક જેવા કંઈક પર આવી ગઈ છે તેમની પ્રેરણા અને કુશળતા ખૂબ જ વ્યાપકપણે ભિન્ન હોય છે અને આવી સ્થિતિમાં બિન સ્વાયત્ત સંસ્થાઓમાં અભ્યાસક્રમ અને સૂચનામાં આઇઆઇટી અને એનઆઈટીના અનુકરણ કરી શકતા નથી દુર્ભાગ્યે તે એક ભૂલ છે જ્યારે પણ કોઈ અભ્યાસક્રમ બનાવવામાં આવે ત્યારે આ લોકો કરે છે આ યુનિવર્સિટીઓના બોર્ડ્સ ઑફ સ્ટડીઝ આઇઆઇટીના અભ્યાસક્રમને જુએ છે અને આઈઆઈટી અભ્યાસક્રમમાં વધુ સામગ્રી ઉમેરવાનો પ્રયાસ કરે છે જે તેઓએ કરવું જોઈએ તેનાથી બિલકુલ વિપરીત છે સ્વાયત સંસ્થાઓ વચ્ચે ઉચ્ચશિક્ષણનું પ્રેરણા અને જ્ઞાન નોંધપાત્ર રીતે બદલાય છે તેનો અર્થ શું છે કે આ બિનસ્વાયત સંસ્થાઓ શૈક્ષણિક ટ્રસ્ટ બનાવતી મોટી સંખ્યામાં લોકો દ્વારા સેટ કરવામાં આવી છે જો તમે તેમની પૃષ્ઠભૂમિ જુઓ તો તે બદલાયછે તેઓ ઉદ્યોગપતિઓ રાજકારણીઓ વ્યવસાયી લોકો હોઈ શકે છે વ્યવસાયી લોકો જે રીતે સુગરબેરોન હોઈ શકે છે નામ કંઈ પણ હોય આ સંસ્થાઓની સ્થાપના કરનારા તમામ પ્રકારના લોકો હોયછે સૌપ્રથમ તેઓ શા માટે એક સંસ્થા બનાવી રહ્યા છે જો કે તેઓ કાગળના ટુકડા પર જે લખે છે તે બરાબર હોઈ શકે છે પરંતુ તેમની વ્યક્તિગત પ્રેરણા અને ઉચ્ચશિક્ષણ વિશેનું તેમના જ્ઞાન શું છે ઉચ્ચશિક્ષણનો બરાબર શું અર્થ છે તે વિવિધ મેનેજમેન્ટમાં નોંધપાત્ર રીતે બદલાશે એકવાર સંસ્થા બન્યા પછી આર્થિક સદ્ધરતા અને શિક્ષણની ગુણવત્તા જાળવવી એ ઘણી સંસ્થાઓ માટે મોટા પડકારો છે ત્યાં બે આવશ્યકતાઓ છે તે આર્થિક રીતે સધ્ધર હોવી જોઈએ અને શિક્ષણની ગુણવત્તાની ખાતરી આપતી હોવી જોઈએ આ બંને બનવું એ ઘણી સ્વ ફાઇનાન્સ કોલેજો માટે એક પડકાર છે 1990 ના દાયકાના અંતમાં અને આ 21 મી સદીના પ્રારંભિક ભાગમાં એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સની જોરદાર માંગ હતી પરંતુ ધીમે ધીમે સમયગાળા દરમિયાન એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સની માંગ ઓછી થઈ રહી છે કારણકે આ દિવસોમાં બીજી ઘણી સધ્ધર કારકિર્દી છે તે પર્યટન હોસ્પિટાલિટી મેનેજમેન્ટ આરોગ્ય સંભાળ તમે નામ આપશો હોઈ શકે છે ત્યાં મોટી સંખ્યામાં નોકરીઓ બનાવવામાં આવી રહી છે તે હદ સુધી એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સની માંગ ઓછી થઈ રહી છે આ એક અન્ય પડકાર છે જેનો સામનો કરવો પડ્યો છે ખાનગી યુનિવર્સિટીઓ અને બિન સ્વાયત સ્વામી કોલેજોનાં વ્યવસ્થાપકોને તેમની પ્રાથમિક ચિંતા નાણાકીય સદ્ધરતા ની છે જેને પ્રવેશની જરૂર છે તે વધારે હોવી જોઈએ જ્યાં સુધી તે ઓછામાં ઓછું 75 ને પાર ન કરે ત્યાં સુધી તેમની પાસે નાણાકીય સદ્ધરતા સાથે સંબંધિત મુદ્દાઓ હશે તેઓએ એઆઈસીટીઇ રાજ્ય સરકારો જે જરૂરી છે દ્વારા સમયાંતરે માન્યતાની ખાતરી કરવી પડશે એનબીએ દ્વારા માન્યતા અને ક્યારેક એન એ એ સી દ્વારા આ મેનેજમેન્ટ એમ પણ માની લે છે કે જો પાસ ટકાવારી વધારે હોય અને પ્લેસમેન્ટ સારૂ હોય તો પ્રવેશ વધારે હશે મેનેજમેન્ટની આ સામાન્ય લાગણી છે તેથી તેઓ અપેક્ષા રાખે છે કે ફેકલ્ટી આ આવશ્યકતાઓને પૂર્ણ કરશે તેનો અર્થ એ કે વિદ્યાર્થીઓની ગુણવત્તાને ધ્યાનમાં લીધા વિના પાસની ટકાવારી ઉચી હોવી જોઈએ જે ખરેખર આ આવશ્યકતાને પૂર્ણ કરવા માટે આખી સિસ્ટમનો ઉપયોગ કરે છે મેનેજમેન્ટ તેની અપેક્ષાઓ એચ દ્વારા જણાવે છે સામાન્ય રીતે આ કેટલીક ખૂબ સખત પ્રક્રિયાઓ તરફ દોરી જાય છે તેનો અર્થ એ કે શિક્ષકને તે સંસ્થામાં જે કંઇક પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે તેનાથી ભટકાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં તેને કોઈ પણ વસ્તુનો પ્રયોગ કરવાની મંજૂરી નથી ફરી એકવાર બિન સ્વાયત્તક કોલેજોના શિક્ષકોની વાત કરીએ તો શિક્ષકો ઘણીવાર આનુષંગિક બિન સ્વાયત્ત સંસ્થાઓના ઉત્પાદનો હોય છે તેમની જાતે જુદીજુદી ક્ષમતા અને વાતચીત કરવાની ક્ષમતા છે છેવટે તમે જે સિસ્ટમમાંથી આવ્યા છો તેનાથી તમે ખૂબ અલગ ન હો શકો તમારી સ્થિતિ એવી છે કે શિક્ષકો તેમની આવડત અને સંદેશાવ્યવહાર ક્ષમતા પર કેટલીક મર્યાદાઓ સાથે આવે છે ખાસ કરીને શિક્ષણ અને શિક્ષણપ્રદાન કરવાનાંના સંદર્ભમાં તેઓ સજ્જ નથી જેનો આપણે પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કારણકે તેમાંના કોઈપણને કોઈપણ પ્રકારની તાલીમ લેવાની જરૂર લાગી નથી શિક્ષકોને વધારે ભારવાળા અભ્યાસક્રમની સૂચના આપવી મુશ્કેલ લાગે છે સૌ પ્રથમ અભ્યાસક્રમ એટલી હદ સુધી ભરાઈ જાય છે કે ઘણી વખત શિક્ષકો શેડ્યૂલ કરતા ઘણા વધારે વ્યાખ્યાન લે છે તેઓ સિલેબસને આવરી શકે તેની આ એકમાત્ર રીત છે દરેક વર્ગખંડના સમયગાળા નો સંપૂર્ણ ઉપયોગ કરીને શિક્ષણ નાં વન વે સંચાર માટે 50 મિનિટ ફાળવવામાં આવે છે જે સંપૂર્ણ રીતે સારી સૂચનાની વિરુદ્ધ છે આ ઉપરાંત શિક્ષકનો નોંધપાત્ર સમય લગભગ 30 વહીવટ અને દસ્તાવેજીકરણ પ્રવૃત્તિમાં ખર્ચવામાં આવે છે જેને લીધે ઘણા શિક્ષકો માં રોષ છે આ બિન સ્વાયત કોલેજોમાં તેઓએ ખૂબ જ મર્યાદિત વાતાવરણમાં કામ કરવું પડશે આ બધી મર્યાદાઓ સાથે અમે કહીએ છીએ કે શિક્ષક ભણતરની ગુણવત્તામાં હજી પણ તફાવત લાવી શકે છે તમે તે શી રીતે કર્યું ટેલ દ્વારા પ્રદાન કરવામાં આવેલા કેટલાક તત્વોનો ઉપયોગ કરો શરૂ કરવા માટે સકારાત્મક વિચારો કે તમે 'કરવા માંગો છો 'અને 'બદલી શકો છોં' જ્યાં સુધી તમે સકારાત્મક નહીં અનુભવો દેખીતી રીતે તમે ફરક કરી શકતા નથી તમારે આત્મવિશ્વાસ પણ અનુભવવો જોઈએ કે તમે ફરક લાવી શકો છો અને ઘણા બધા ઉદાહરણો છે અને તમે એકલા નથી આપણે ઘણા લોકોને શિક્ષણમાં તફાવત લાવવા માટે જાતે પહેલ કરતા જોયા છે શિક્ષકે યાદ રાખવું જોઈએ આપણે હજી પણ મગજનું કાર્ય કેવી રીતે કરે છે અને લોકો કેવી રીતે શીખે છે તે વધારે જાણતા નથી ત્યાં થોડુંક મર્યાદિત જ્ઞાન છે અને તે પણ નોંધો કે લાગણીઓ ભણતરને ખૂબ પ્રભાવિત કરે છે તમે તેને બાજુમાં રાખી શકતા નથી લાગણીઓ મુખ્ય ભૂમિકા ભજવે છે તે બરાબર કેવી રીતે મેનેજ કરવું તે આપણે જાણતા નથી પરંતુ ઓછામાં ઓછું તમે લાગણીઓને સ્વીકારો છો જે શિક્ષણ પર ખૂબ પ્રભાવ પાડે છે તમારે શિક્ષણને પ્રભાવિત કરતા પરિબળોને ઓળખવા જોઈએ અને તેમની સૂચિ બનાવવી જોઈએ અને પરિબળો કે જેને તમે પ્રભાવિત કરી શકો તે ઓળખવા જોઈએ તે બધાને તમે પ્રભાવિત કરી શકતા નથી તમારા સંદર્ભમાં તમારી મર્યાદાઓ સાથે એવા પરિબળોને ઓળખો કે તમે પ્રભાવિત કરી શકો તમારે યાદ રાખવું જોઈએ કે કોઈ વિદ્યાર્થી પોતાનું અથવા પોતાનું જ્ઞાન બાંધે છે આ બાંધકામોને કેટલાક લોકો દ્વારા જ્ઞાન ઉત્પાદન તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ રચનાત્મકતા મુજબ છેતેનો અર્થ એ છે કે દરેકવ્યક્તિ દરેક માનવી પોતાને મળેલા ઇનપુટ્સના આધારે પોતાનો વિશ્વ દૃષ્ટિકોણ બનાવે છે પરંતુ અંતે દરેક વ્યક્તિનું જ્ઞાન દરેક વ્યક્તિથી અલગ હોય છે દરેક વ્યક્તિ પોતાનો વિશ્વ દૃષ્ટિકોણ બનાવે છે અને તેઓ સામાજિક ક્રિયાપ્રતિક્રિયા દ્વારા આ વધુ સારી રીતે કરી શકે છે જેને આપણે ટેલ 1 સામાજિક રચનાત્મકતા કહીએ છીએ ફરીથી તમારે સ્વીકારવું પડશે કે આ રીતે વિદ્યાર્થીઓ શીખે છે અને તેમનું વિશ્વદર્શન બનાવે છે આ એક સાવધાની છે તમારા વ્યક્તિગત અનુભવોને સામાન્ય બનાવવાની ઉતાવળ ન કરો આ વ્યવહારીક રીતે બધા લોકો કરે છે કહો કે આ તે બનવાની રીત છે તમારા વ્યક્તિગત અનુભવોના આધારે ખૂબ જ મજબૂત સ્થિતિ ન લો તમે વિભાગ સંસ્થાનોના સાથીદારો અને ઇન્ટરનેટ પર ફક્ત શિક્ષણ અને શીખવાની પ્રવૃત્તિઓ માટે જૂથો રચો જો તમે એક જૂથ બનાવશો જ્યાં તમે શીખવેલા પ્રકારનાં અભ્યાસક્રમોને શેર કરો છો તો દરેક અભ્યાસક્રમ માટે તમે એક જૂથ બનાવી શકો છો જ્યાં તમે એકબીજા સાથે વાત કરી શકો છો એકબીજા સાથે શેર કરી શકો છો એકબીજાનું મૂલ્યાંકન કરી શકો છો વગેરે જો તમે કોઈ જૂથ બનાવી શકો છો જે અન્ય ઘણી મર્યાદાઓને દૂર કરવામાં મદદ કરશે એક સામાજિક ક્રિયાપ્રતિક્રિયા દ્વારા વધુ અસરકારક રીતે જ્ઞાનનું નિર્માણ થાય છે અને તે એક જૂથપ્રવૃત્તિ છે શિક્ષકો તરીકે આપણે શિક્ષણ અને શિક્ષણના તમામ પાસાઓ માટે જવાબદાર છીએ તેનો અર્થ એ કે કેટલીકવાર તમારે ટાઇમટેબલિંગમાં ભાગ લેવો પડે છે કેટલીકવાર તમારે પરામર્શમાં ભાગ લેવો પડે છે કેટલીકવાર તમારે ફરિયાદના પ્રશ્નો વિદ્યાર્થીઓની સમસ્યાઓ વહીવટી પ્રશ્નો અને દસ્તાવેજીકરણના મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે તમે કહી શકતા નથી કે આ બધુ બિનજરૂરી લદાયેલૂ છે અને આપણો સમય બગાડે છે એક વાર તમે માનસિકરૂપે સ્વીકારો કે એક શિક્ષક તરીકે તમે બધા પાસાઓ માટે જવાબદાર છો તો પછી તમે ઓછામાં ઓછું તમારી નિયમિત પ્રવૃત્તિના ભાગરૂપે આ બધાં કામો કરશો એવી વસ્તુ તરીકે નહીં કે જે તમારા પર લાદવામાંઆવે કાર્યક્રમ ખાસ કરીને મુખ્ય અભ્યાસક્રમો વિભાગનાં તમામ શિક્ષકોની જવાબદારી છે તમારે તમારા વિભાગના સાથીઓને ટીમના સભ્યોની જેમ વર્તે છે તેનો અર્થ એ કે જ્યારે તમે અભ્યાસક્રમ સિલેબસ કોર્સના અભ્યાસક્રમોની રચના કરી રહ્યા હોવ ત્યારે તે ખરેખર વિભાગની તમામ ફેકલ્ટીની જવાબદારી છે તે એક કે બે વ્યક્તિઓ તે કોર્સ શીખવે છે તે તેમની જવાબદારીછે કારણકે અભ્યાસક્રમો વચ્ચે ઘણીબધી આંતરસંબંધ અને આંતરનિર્ભરતા છે તેઓને સંભાળવું પડશે તમે એક કોર્સને વધુ લોડ કરી શકતા નથી અને કોઈ બીજા કોર્સને લોડ કરી શકતા નથી તેથી તમારે એક ટીમ તરીકે મળીને મુખ્ય અભ્યાસક્રમોના મુદ્દાને ધ્યાનમાં લેવો પડશે બીજી સારી પ્રથા એ છે કે તમારા પોતાના નિરીક્ષણો અને પ્રતિબિંબને દસ્તાવેજ કરવો અને જરૂરી હોય ત્યારે શેર કરવા માટે તૈયાર થવું તમારી પોતાની નોંધો 'તમારી જાતને નોંધો'લખો અને નવી પદ્ધતિઓ અજમાવો કે જે તાત્કાલિક એચઓડી અને મેનેજમેન્ટના રોષને આકર્ષિત કરી શકે પરંતુ નોંધ લો કે નવો પ્રયોગ પ્રથમ વખત કામ કરતો નથી સામાન્ય રીતે તે નહીં કરે કારણ કે તમે એકવાર તેનો પ્રયાસ કર્યા પછી જ અમે તમારા પ્રયોગના પરિણામને પ્રભાવિત કરતા બધા પરિબળોને સમજીશું બીજીવાર જ્યારે તમે કરો ત્યારે તમે આખું પ્રયોગ સમાયોજિત કરી શકો છો અથવા આ બધા પરિબળો ધ્યાનમાં લેશો તેથી જો તે પ્રથમ વખત નિષ્ફળ જાય તો તેને છોડી દો નહીં નોંધ લો કે મહત્તમ અસર આકારણી દ્વારા થઈ શકે છે જેમ આપણે જણાવ્યું છે તેમ ખરેખર'આકારણી શિક્ષણને ચલાવે છે ' જો કે આકારણી યોજનામાં કોઈપણ ફેરફાર સંસ્થાના તમામ કાર્યક્રમોમાં થવો જોઈએ તમે એક કોર્સ અથવા એક પ્રોગ્રામ માટેની તમારી આકારણી યોજનાઓને વ્યક્તિગતરૂપે બદલી શકતા નથી તમારે તમારા આઇડિયાને બાકીની ફેકલ્ટીમાં વેચવો પડશે તે બધાએ સંમત થવું જોઈએ એકવાર તેઓ સંમત થાય તો વિદ્યાર્થીઓને જાણ કરવાની અને તે પછીથી આકારણી યોજના શું હશે તે માટે તૈયાર રહેવાનું છે તે આશ્ચર્યજનક રૂપે તેમના પર ફેંકી શકાતું નથી યાદ રાખો કે એનબીએ દ્વારા આપેલ પ્રોગ્રામ પરિણામો મેળવવા માટે આપણે વિદ્યાર્થીઓને સુવિધા આપવાની જરૂર છે જે આપણી આવશ્યકતા છે આ કંઈક કાગળના ટુકડા પર લખવા માટે નથી એક શિક્ષક તરીકે તમારે માનવું જોઈએ કે આપણે બધાએ વિદ્યાર્થીઓ સાથે મળીને એનબીએ દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમના પરિણામોને હાંસલ કરવા માટે કામ કરવુંપડશે પછી ભલે તમે તેમની સાથે સંપૂર્ણ રીતે સંમત થાઓ કે નહીં લોકો કેવી રીતે શીખે છે અને એન્જિનિયરિંગ શિક્ષણનું અધ્યાપન શું છે તે સમજવા માટે તમારે તમારા થોડો સમયનું રોકાણ કરવાનું રહેશે ઇન્ટરનેટ પર તમે મેળવી શકો તેવા પુષ્કળ સાહિત્ય છે તમે પુસ્તકોની પહોંચ પણ મેળવી શકો છો કારણકે શિક્ષણ અને શીખવવું એ તમારો વ્યવસાય છે તમારે તે જાતે પણ શીખવું જોઈએ એકવાર તમે સંબંધિત સાહિત્ય વાંચવાની ટેવ પાડશો પછી તમે જે કરી રહ્યા છો તમારે શું કરવાની જરૂર છે તેનાથી તમે વધુ સારું કામ કરી શકશો ચાલો આપણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળીને જોઈએ શિક્ષકે પ્રથમ વસ્તુ યાદ રાખવી જોઈએ અથવા પોતાને યાદ કરાવવી જોઈએ તે છે કે તમે વિદ્યાર્થીઓના કારણે અસ્તિત્વમાં છો જો વિદ્યાર્થીઓ ન હોય તો શિક્ષકો માટે કોઈ કારણ નથી અમારી નોકરીઓ વિદ્યાર્થીઓના કારણેછે જ્યારે વિદ્યાર્થીઓ પડકારો બની શકેછે એક અર્થમાં જો વિદ્યાર્થીઓના કેટલાક જૂથમાં જ્ઞાનાત્મક ક્ષમતાઓ ઓછી હોય તો તેઓ સમસ્યાઓ હલ કરવામાં સક્ષમ નથી તેઓને પડકારો તરીકે માનવું જોઇએ વિરોધ કરીને એમ ન કહેતા કે તેઓને ભણવામાં રસ નથી અને અમે તેમની સાથે કામ કરી શકતા નથી એક શિક્ષક તે પદ લઈ શકતો નથી કેમકે મેં કહ્યું તેમ શિક્ષકો વિદ્યાર્થીઓને કારણે જ અસ્તિત્વ ધરાવે છે શિક્ષકોએ તેમની પાસેનાં વિદ્યાર્થીઓની સાથે કાર્ય કરવાની જરૂર છે અને તેઓ આદર્શ વિદ્યાર્થીઓની અપેક્ષા રાખી શકતા નથી કારણકે ઘણી વખત આપણે શિક્ષકો પાસેથી સાંભળીએ છીએ કે સમસ્યા તેમના વિદ્યાર્થીઓની છે તમે જાણો છો કે તેઓ પૂરતા સારા નથી તેઓ સખત મહેનત કરવા માંગતા નથી તમે આવી ટિપ્પણીઓ કરી શકો છો પરંતુ અમે અસ્તિત્વમાં છીએ કારણકે તે અમારા વિદ્યાર્થીઓ છે શિક્ષકે બીજી વસ્તુ યાદ રાખવી જોઈએ તે વય જૂથ જેમાં તેઓ તમારી પાસે આવે છે જે લગભગ 17 થી 21 છે જે વધતી જતી વય છે અને અભ્યાસક્રમ પ્રમાણે શીખવાની સાથે વિદ્યાર્થીઓની આવશ્યકતાઓ ઘણી છે તેઓ પોતાની શરતો પર વિશ્વ તરફ નજર કરી રહ્યા છે વિદ્યાર્થીઓ પાસે અન્ય ઘણી રુચિઓ છે જેનો તેઓ પીછો કરવા અને અન્વેષણ કરવા માગે છે કેટલીકવાર તેઓ નિષ્ફળ જાય છે અને સમસ્યાઓમાં પરિણમે છે અને કેટલાક વિદ્યાર્થીઓને લાગે છે કે તેઓ ખોટા વ્યવસાયમાં છે જેની સાથે માતાપિતા સંમત ન થાય તમારી પાસે તમામ પ્રકારના મુદ્દા છે જે તે વય જૂથ સાથે આવે છે અને શિક્ષકે સંવેદનશીલ હોવું જોઈએ અને આ માટે કોઈ સાર્વત્રિક ઉકેલો નથી શિક્ષકો શું કરી શકે અમે કેટલીક પ્રવૃત્તિઓને ટીપ્સ આપીએ છીએ જેને તમે અનુસરી શકો છો સાથીદારો સાથે ચર્ચા કરો અને તમે ભરો છો તે અભ્યાસક્રમોનો સંદર્ભ અને વિહંગાવલોકન લખો કૃપા કરીને તે દસ્તાવેજ કરો કોર્સનો સંદર્ભ અને વિહંગાવલોકન શું છે કેમકે આપણે ADDIE ના વિશ્લેષણ તબક્કામાં પહેલાથી જ કહ્યું છે ફરીથી લખો જો જરૂરી હોય તો અભ્યાસક્રમના પરિણામો કારણકે મોટાભાગના બોર્ડ્સ ઓફ સ્ટડીઝ કેટલાક અભ્યાસક્રમના પરિણામો લખે છે જે યોગ્ય બંધારણમાં લખી શકે છે અથવા નહીં કૃપા કરીને સિલેબસ બદલ્યા વિના એ ફરીથી કરો તમને બદલવાનો કોઈ અધિકાર નથી કોઈ કોર્સના સમાન સિલેબસ માટે તમે કોર્સ ફરીથી લખી શકો છો અમે એડીડીઆઈના એનાલિસિસ તબક્કામાં સૂચવેલા માળખાના પરિણામો તેમને યોગ્ય રીતે ટેગ કરાવતા તમારા સાથીદારો સાથેનાં સહયોગથી કોઈ ચોક્કસ પી કેમ સંબોધિત થાય છે સંબોધિત કરવામાં નહીં આવે તે સમજવું તમારા અભ્યાસક્રમોને ADDIE ના માળખામાં ડિઝાઇન કરો અને તે જ દસ્તાવેજ કરો ખરેખર દસ્તાવેજ કરવાની પ્રક્રિયા પોતે એ શીખવાની પ્રક્રિયા છે તેને ભાર તરીકે જોવું જોઈએ નહીં દસ્તાવેજીકરણને શીખવાની પ્રક્રિયાઓમાંની એક તરીકે જોવું જોઈએ સૌથી અગત્યનુંતમે ઇન્ટરનેટ અને સાથીદારોના ઇનપુટ્સ સાથે ભણાવતા તમામ અભ્યાસક્રમો માટે યોગ્ય ટેગિંગ સાથે સારી આઇટમ બેંકોની રચના કરો તમારે ડિપાર્ટમેન્ટ સાથે આ આઉટપુટ શેર કરવું પડશે કારણ કે દરેક વખતે જ્યારે કોઈ ફેકલ્ટી સભ્ય બદલાય છે ત્યારે ડિપાર્ટમેન્ટે આ સ્ત્રોત ગુમાવવું ન જોઈએ સાવ શૂન્યથી શરૂ થઈ શકતું નથી તમારી જાતને વ્યાખ્યાન સુધી મર્યાદિત કરશો નહીં જે એક તરફી સંદેશાવ્યવહાર છે આપણે ઘણાં સૂચનાત્મક ઘટકોનો ઉપયોગ કરવો જોઈએ કે જેના વિશે અમે કેટલાક સંયોજનમાં વાત કરી છે તમારી પસંદગીના કેટલાક સૂચનાત્મક અભિગમનો ઉપયોગ કરીને તમારે વર્ગમાં ફક્ત એકતરફી સંદેશાવ્યવહારનો આશરો લેવાની જગ્યાએ વસ્તુઓનો પ્રયાસ કરવો જોઈએ તમારી પસંદગીનો સૂચનાત્મક અભિગમ પસંદ કરો તેથી દરેક યોગ્યતા માટે સૂચનાત્મક અભિગમને અનુસરવાની જરૂર નથી ટેલમાં રજૂ કરેલા અભિગમોથી અથવા તમે શોધેલ અન્ય અભિગમ પસંદ કરી શકો છો તમારી પસંદગીના કારણો આપો પેદા એવા એક ફોર્મમાં સૂચના સામગ્રી બનાવો જેને શેર કરી શકાય આ અમે ઘણી વાર વર્કશોપ દ્વારા કર્યું છે પરંતુ શક્ય હોય તો તે જૂથ પ્રવૃત્તિ તરીકે થવું જોઈએ વિદ્યાર્થીઓને નવા જ્ઞાન અને કુશળતા કે જે પ્રાપ્ત થવાની અપેક્ષા છે તેમાં વ્યસ્ત રહે તે માટે પ્રયત્નો કરો તમે વિદ્યાર્થીઓને નવા જ્ઞાન સાથે કેવી રીતે જોડશો થોડીક પ્રવૃત્તિ કરવી થોડી ચર્ચા કરવી 2 મિનિટનો કાગળ લખવો અથવા આકૃતિ દોરવી અથવા કંઈક એવું અનુકરણ જેમાં તે શામેલ થઈ શકે જો વિદ્યાર્થીઓ સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે અને જ્ઞાન સાથે સંકળાયેલા છે તો તેમનું ધ્યાન અને સહભાગીતા પૂર્ણપણે તમારી પાસે રહેશે એકવાર તેમાં સામેલ થયા પછી તેઓ પણ અભ્યાસક્રમનો આનંદ માણશે અને આ સૌથી મહત્વપૂર્ણ છે તમે તમારા વિદ્યાર્થીને નવા જ્ઞાન સાથે કેવી રીતે જોડશો આ થોડીક બાબતો છે જે અમને લાગ્યું કે શિક્ષકો તેઓ કરી શકે તેવી સૂચનાત્મક પરિસ્થિતિની બધી મર્યાદાઓ હોવા છતાં તમે જે પણ કરો તે તમારા વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તામાં સીધી અસર કરશે કારણકે તે અમારું લક્ષ્ય છે અને તે અમારી ફરજ પણ છે એક અભ્યાસ તરીકે તમારા વિદ્યાર્થીઓની વધુ સારી રીતે શિક્ષણની સુવિધા આપવા માટે તમારી સૂચનાત્મક પરિસ્થિતિની બધી મર્યાદાઓ હોવા છતાં તમે જે પ્રવૃત્તિઓ કરી છે તેની સૂચિ બનાવો કૃપા કરીને તમે જે પ્રવૃત્તિઓ હાથ ધરી છે જે તમને લાગે છે કે વધુ સારી રીતે ભણતર તરફ દોરી ગઈ છે તે મહત્તમ 500 શબ્દોમાં અમારી સાથે શેર કરો અને અમને આ સરનામાં પર મોકલો આ છેલ્લું એકમછે જેમ કે મેં કહ્યું છે અને મને આશા છે કે ટેલ મોડ્યુલ 2 અને 3 તમને સહાયરૂપ થશે વધુ વિગતો વધુ પ્રશ્નો વધુ સ્પષ્ટતા પૂછવા અમને મેઇલ કરવા માટે તમારું સ્વાગત છે અને તમે શીખવાની શુભેચ્છાઓ આભાર